આપણે ક્લૉકીંગ અને ક્લૉક ડીસ્ટ્રીબ્યુશન પર ફરી આપણી ચર્ચા ચાલુ રાખીએ આપણે કેટલીક પરિભાષાઓ રજૂ કરીને હવે શરૂ કરીએ છીએ પછી આપણે કેટલાક વાસ્તવિક ક્લૉક ડીસ્ટ્રીબ્યુશન અથવા આપણે કહી શકીએ કે લેઆઉટ અલ્ગોરિધમ અથવા વ્યૂહરચના તરફ આગળ વધીશું તે કેવી રીતે થાય છે તેથી આપણે કેટલીક પરિભાષાઓ રજૂ કરીએ છીએ જેનો આપણે પછીથી કેટલીક ચર્ચાઓમાં ઉપયોગ કરીશું તેથી આપણે ક્લૉક નેટવર્ક ક્લૉક નેટ અથવા ક્લૉક રાઉટીંગ ઉદાહરણ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ જે n વત્તા 1 ટર્મિનલ સાથે નેટ દ્વારા રજૂ થાય છે જ્યાં S0 નામનો એક સ્ત્રોત છે અને ત્યાં n ટર્મિનલ છે જેને સિંક કહેવાય છે તેથી આકૃતિ પ્રમાણે તે આના જેવો દેખાશે તેથી મારી પાસે S0 સ્ત્રોત છે અને ત્યાં n સિંક S1 S2 થી Sn છે તેથી મારે આના જેવું નેટ લેઆઉટ કરવું પડશે S1 ને તમામ S1 સાથે જોડવું પડશે S2 થી લઇને Sn પણ આ એક નેટ છે જે હું S દ્વારા સૂચવી રહ્યો છું આ એક સમૂહ છે તેથી ક્લૉક નેટ આપવામાં આવે છે તો આપણે ક્લૉક રાઉટીંગ સોલ્યુશન શોધી રહ્યા છીએ કારણ કે આખરે ક્લૉક સ્ત્રોત S0 થી આપણે ટર્મિનલ્સને જોડવા માટે વાયર સેગમેન્ટ્સ ના સમૂહનો ઉપયોગ કરવો પડશે ચાલો જોઇએ આ સમસ્યા એ છે કે S0 ને S1 S2 થી લઇને Sn સાથે જોડવાનું છે પરંતુ ઘણી બધી રીતો છે ઉદાહરણ તરીકે હું કહી શકું છું કે S0 હું તે બધા સાથે સીધી લાઈન દ્વારા જોડી શકું છું અથવા હું ઊભી અને આડી લાઈન સેગમેન્ટ દ્વારા જોડી શકું છું આના જેવું કંઈક અને તે જ રીતે બીજા માટે તેથી ત્યાં ઘણી બધી રીતો છે બરાબર તેથી આ છેલ્લો ઉપાય છે જેના પર હું પહોંચવા માંગુ છું અને આને હું ક્લૉક રાઉટીંગ સોલ્યુશન તરીકે ઓળખું છું તેથી ક્લૉક રાઉટીંગ સોલ્યુશન વાસ્તવમાં વાયર સેગમેન્ટ્સનો સમૂહ છે જે આપણને આ જોડાણ કરવા દેશે હવે આ ક્લૉક રાઉટીંગ સોલ્યુશનમાં 2 અલગ અલગ પેટા સમસ્યાઓ છે જે તમે વિચારી શકો છો એકને ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે બીજાને ભૌમિતિક એમ્બેડિંગ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે હું ઉદાહરણના નામ સાથે સમજાવું છું પરંતુ મને પહેલા સાહજિક રીતે સમજાવવા દો ટોપોલોજીનો અર્થ એ છે કે મેં જે પ્રકારની ક્લૉક ટ્રી વિશે વાત કરી તેથી ક્લૉક ટ્રી કેવું દેખાશે તે મારી ટોપોલોજી હશે જેમ કે દરેક ડ્રાઇવર 2 અન્ય ડ્રાઇવરો અથવા 4 અન્ય ડ્રાઇવરો ચલાવે છે તે ટોપોલોજી હશે જેની હું વાત કરી રહ્યો છું એકવાર મારી પાસે ટોપોલોજી છે તો મારે ખરેખર મારા ભૌતિક ક્લૉક ટર્મિનલ્સને સિંકને આ ટ્રી ના કેટલાક લીડ નોડ સાથે જોડવું પડશે જે ભૌમિતિક એમ્બેડિંગ છે તેથી બરાબર ભૌમિતિક રીતે હું આને ક્યાં મૂકીશ ટ્રી સામાન્ય સ્વભાવનું છે અને ક્લૉક ટર્મિનલ્સના ચોક્કસ સ્થાનના આધારે ભૌમિતિક એમ્બેડિંગ વધુ ચોક્કસ છે બરાબર તેથી જ્યારે હું ક્લૉક ટ્રી ટોપોલોજી કહું છું ત્યારે તે n લીવ્સ વાળું રૂટેડ બાઇનરી ટ્ર્રી છે જે સિંકના સમૂહને અનુરૂપ છે અને આંતરિક નોડ જેમ મેં કહ્યું હતું કે મારે તેમને આડી અને ઊભી લાઈનના સેગમેન્ટ્સ દ્વારા જોડવા પડશે તેથી તે સ્ટેઇનર ટ્રી જેવું હશે તેથી ટ્રી નાં તમામ આંતરિક નોડને સ્ટેઇનર પોઇન્ટ તરીકે ઓળખવામાં આવશે તેમને જોડવા પડશે ફક્ત આકૃતિ પ્રમાણે મને સમજાવવા દો ચાલો કહીએ કે મારી પાસે ક્લૉક રાઉટીંગ સમસ્યાનો દાખલો છે ચાલો કહીએ કે આ એક નાની ચિપ છે તેથી હું બતાવી રહ્યો છું આ ટર્મિનલ છે જે જોડાયેલા હોવા જોઈએ S1 S2 S3 S4 S5 S6 અને ધારો કે મારો ક્લૉક સ્રોત અહીં S0 ની મધ્યમાં છે આ S0 છે અને બાકીના ક્લૉક સિંક છે આ મારી ક્લૉક રાઉટીંગ સમસ્યાનો દાખલો છે હવે પ્રથમ વસ્તુ એ છે કે આપણે હમણાં જ ટોપોલોજી પર પહોંચ્યા છીએ આપણે કહી રહ્યા છીએ કે ચાલો આની જેમ ટોપોલોજી છે જેમ કે S0 2 મધ્યવર્તી નોડ સાથે જોડાશે હવે આ દરેક મધ્યવર્તી નોડને ડ્રાઈવર કહી શકીએ આ U1 અને U2 ડ્રાઈવરો હોઈ શકે છે તેથી આ U1 આ S1 S2 ને સીધી રીતે ચલાવી શકે છે આ U2 વધુ 2 ડ્રાઈવરો U3 U4 ને ચલાવી શકે છે અને તેમાંથી દરેક 2 ને ડ્રાઈવ કરી રહ્યા છે તેથી આ જોડાણ ટોપોલોજીમાં તેથી એક વસ્તુ આપણે ધારી રહ્યા છીએ કે દરેક નોડ મહત્તમ 2 અન્ય નોડને ડ્રાઇવ કરે છે તેથી જ્યારે પણ આપણે બફર્સ ડિઝાઇન કરીશું બફર ડિઝાઇન તેના જેવી હશે તેથી તે વધુમાં વધુ 2 અન્ય સિગ્નલ લાઈનો ચલાવશે તેથી ફેન આઉટ બે હશે તેથી બફર્સ કદમાં પ્રમાણમાં નાના હશે હવે આ જોડાણ ટોપોલોજી પર તેથી આ જોડાણ ટોપોલોજી આપણી વાસ્તવિક સમસ્યા પર એમ્બેડિંગ કરશે તેથી એમ્બેડિંગનો આ એક સંભવિત ઉપાય છે જેમ કે હું જે કહી રહ્યો હતો તે એ છે કે આ તે મુદ્દાઓ છે જે પહેલાથી જ હતા અને આ તે જોડાણ ટોપોલોજી છે જે આપણને જોઈએ છે અને આ એક શક્ય આંતર જોડાણ છે જે આપણે આ હાંસલ કરવા માટે કરીએ છીએ કહીએ કે આને S0 થી U1 પછી S1 S2 તેથી હું તેને આ રીતે બતાવી રહ્યો છું આ નોડ કદાચ 1 અને આ S0 અને આ S1 અને S2 ને જોડે છે પછી U2 U3 અને U4 પર જાય છે ચાલો કહીએ કે આ U2 છે આ અહીં U3 અને અહીં U4 પર જાય છે U3 S3 અને S4 S5 અને S6 પર જાય છે તેથી આ એમ્બેડિંગ જે તમે અહીં જુઓ છો તમને માત્ર ચોક્કસ જોડાણો જ નહીં પણ જ્યાં બફરો મૂકવાના છે તે સ્થાન પણ મળે છે U1 U2 U3 U4 આ ઉકેલ છે જે બફર્સનું સ્થાન તેમજ આંતર જોડાણ લાઈનોની ભૂમિતિ બતાવે છે બરાબર તેથી ક્લૉક સ્ક્યુ તમે પહેલાથી જ જાણો છો તેથી તે ક્લૉક સિગ્નલના આગમન સમયમાં મહત્તમ તફાવત છે જેમ તમે જુઓ છો કે હું કહું છું કે મારી પાસે ક્લૉક સ્રોત S0 છે તેથી મારી પાસે ઘણા સિંક છે S1 S2 સામાન્ય રીતે કહીએ તો Si ત્યાં n સિંક છે તેથી સ્રોત અને સિંક વચ્ચેનો ડિલે જેને હું t S0 Si તરીકે ઓળખું છું તેથી જો હું તમામ S0 અને Si જોડીઓ વચ્ચે ડિલેની ગણતરી કરું S0 S1 S0 S2 S0 S3 અને એવી જ રીતે બીજા માટે અને તેમાંથી મહત્તમ લઈશ જે મને મહત્તમ સ્ક્યુ આપશે બરાબર તેથી ગાણિતિક રીતે આપણે તેને આ રીતે વ્યક્ત કરી રહ્યા છીએ કુલ સ્ક્યુ એ તફાવતોમાંથી મહત્તમ હશે તેથી i અને j ની કોઈપણ જોડી વચ્ચે ડિલેમાં મહત્તમ તફાવત શું છે તેથી S0 અને Si S0 અને Sj વચ્ચેનો ડિલે તમામ Si Sj જોડીઓમાં મહત્તમ તફાવત કે જે મારી મહત્તમ ક્લૉક સ્ક્યુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે હવે આપણે 2 પરિભાષા લોકલ સ્ક્યુ અને ગ્લોબલ સ્ક્યુ વ્યાખ્યાયિત કરીએ છીએ એક વસ્તુ જુઓ જેની આપણે વાત કરી રહ્યા છીએ ક્લૉક સિગ્નલ જે ચિપના તમામ ભાગોમાં જઈ રહ્યું છે ચાલો કહીએ તો મારી પાસે એક ચિપ છે ચાલો ધારો કે અહીં કેટલાક ક્લૉક ટર્મિનલ છે અહીં કેટલાક ક્લૉક ટર્મિનલ છે અહીં કેટલાક ક્લૉક ટર્મિનલ છે અહીં કેટલાક ક્લૉક ટર્મિનલ છે બરાબર જુઓ આ ક્લૉક ટર્મિનલ કેટલાક ફ્લિપ ફ્લોપ અથવા કેટલાક સ્ટોરેજ તત્વો નો સંદર્ભ આપે છે હવે આપણે માની લઈએ કે આ 5 પોઇન્ટઓ મેં અહીં બતાવ્યા છે તેઓ કેટલાક સ્ટોરેજ સેલ ને અનુરૂપ છે જે એકબીજા સાથે જોડાયેલા છે આ 4 કેટલાક સ્ટોરેજ સેલનો સંદર્ભ આપે છે જે ફરીથી એકબીજા સાથે જોડાયેલા છે તેઓ સ્ટોરેજ સેલનો સંદર્ભ આપે છે જે એકબીજા સાથે જોડાયેલા છે તેથી મારો કહેવાનો અર્થ એ છે કે સાચી કામગીરી માટે તેથી આપણે ખાતરી કરવી જોઈએ કે દરેક ઝોન માં ફ્લિપ ફ્લોપ જે એકબીજા પર આધાર રાખે છે તેમની વચ્ચે વધારે સ્ક્યુ ન હોવો જોઈએ એ જ રીતે આ ઝોન અથવા આ ઝોનમાં આ સ્ક્યુ મર્યાદિત હોવો જોઈએ પરંતુ જો તમે અહીં એક પોઇન્ટ અને અહીં એક પોઇન્ટ લો છો તો તે 2 સ્ટોરેજ તત્વોને અનુરૂપ છે પરંતુ તે સીધા જોડાયેલા નથી તેથી જો આ 2 પોઇન્ટઓ વચ્ચે નોંધપાત્ર સ્ક્યુ હોય તો પણ તે તમારી સર્કિટ કામગીરીને અસર કરશે નહીં તેથી તમે જે કહેવા માગો છો તે એ છે કે જો સૈદ્ધાંતિક રીતે સ્ક્યુ લાગે છે કે તે સારી વસ્તુ નથી હકીકતમાં ખરાબ વસ્તુ છે પરંતુ તમામ સ્ક્યુ સમાનરૂપે મહત્વપૂર્ણ હોઈ શકે નહીં સર્કિટના કેટલાક લોકલ વિસ્તારને અનુરૂપ સ્ક્યુ જે પાઇપલાઇન સ્ટોરેજને અનુરૂપ છે તે સ્ટેજીસ વચ્ચેના સ્ક્યુ વચ્ચે કોમ્બિનેશનલ સર્કિટ સાથેના સ્ટેજીસ તમારા માટે મહત્વપૂર્ણ હોવા જોઈએ પરંતુ એક પાઇપલાઇન અને બીજી પાઇપલાઇન કોઈ અન્ય તેઓ પાસે કેટલાક મહત્વના સ્ક્યુ તેમની વચ્ચે હોઈ શકે છે તે પણ સમસ્યા નહીં હોય બરાબર તેથી લોકલ સ્ક્યુ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ આ ક્લૉકના આગમનના સમયમાં મહત્તમ તફાવત છે લોકલી એટલે કે રીલેટેડ સિંક ના સમૂહની ક્લૉક પિન પર રીલેટેડ સિંકનો અર્થ સ્ટોરેજ સેલ છે જે કોઈક રીતે તેમની વચ્ચે જોડાયેલા છે તેથી સામાન્ય રીતે લોકલ સ્ક્યુ સિંકને અનુરૂપ હોય છે જે અમુક ડિસ્ટન્સ મર્યાદિત ડિસ્ટન્સની અંદર હોય છે તેઓ ઘણીવાર ઉલ્લેખ થાય છે કારણ કે મેં કહ્યું હતું કે સ્ટોરેજ તત્વો જે ડાઇરેક્ટેડ સિગ્નલ પાથ દ્વારા જોડાયેલા છે ડાઇરેક્ટેડ સિગ્નલ પાથ શું છે ફ્લિપ ફ્લોપનું આઉટપુટ કેટલાક કોમ્બિનેશનલ સર્કિટ દ્વારા ફ્લિપ ફ્લોપના ઇનપુટ પર જઈ રહ્યું છે જેને ડાઇરેક્ટેડ સિગ્નલ પાથ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ લોકલ સ્ક્યુ છે તેથી જો તમે હવે ગ્લોબલ સ્ક્યુ જુઓ ગ્લોબલનો અર્થ એ છે કે હું તેને સમગ્ર ચિપ પર જોઈ રહ્યો છું આગમન સમયમાં મહત્તમ તફાવત કોઈપણ 2 સિંકને અનુરૂપ છે તે સંબંધિત હોઈ શકે છે તેઓ કદાચ અસંબંધિત છે તેથી અહીં સમગ્ર ક્લૉક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના સંદર્ભમાં આપણે સૌથી ટૂંકા અને સૌથી લાંબા સ્રોત સિંક પાથ વચ્ચેનો તફાવત જોઈ રહ્યા છીએ તેથી જ્યારે તમે સ્ક્યુનો ઉલ્લેખ કરો છો ત્યારે આપણે વાસ્તવમાં ગ્લોબલ સ્ક્યુ તરીકે ઓળખીએ છીએ પરંતુ વ્યવહારિક સમસ્યા માટે લોકલ સ્ક્યુ તમારા માટે વધુ મહત્વનું હોઈ શકે છે કારણ કે તમારે વધુ સારી કામગીરી માટે ગ્લોબલ લેવલે સ્ક્યુને ઘટાડવાની જરૂર નથી તમે લોકલ તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને પ્રયત્ન કરો અને માત્ર તે લોકલ તત્વો પરના સ્ક્યુને મર્યાદિત કરો બરાબર સારું તેથી ક્લૉક સ્ક્યુ ક્લૉક ટ્રી રાઉટીંગ માટે કેટલીક પરિભાષાઓ સારું પ્રથમ પેટા સમસ્યા આ અલબત્ત ઇચ્છનીય અને આદર્શ પરિસ્થિતિ 0 સ્ક્યુ છે તેથી આપણે 0 સ્ક્યુ ટ્રી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ જેમ કે જ્યારે હું કહું છું કે સ્રોતમાંથી હું કોઈ પ્રકારનું ટ્રી બનાવું છું તેથી હું બફરો બતાવતો નથી અહીં બફરો પણ હશે તો ચાલો આપણે 4 સિંક સાથે એક નાનું ઉદાહરણ લઈએ જ્યારે હું કહું કે તે 0 સ્ક્યુ ટ્રી ZST છે તેનો અર્થ એ છે કે આ S0 થી S1 S2 S3 S4 સુધીના ડિલે બધા સમાન છે જેમ તમે સમજી શકો છો આ એક આદર્શ સ્થિતિ છે તમે ડિલેને સમાન બનાવવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ વ્યવહારમાં પરિમાણમાં ભિન્નતા અને પેરાસિટીક્સ માં ભિન્નતાને કારણે ડિલેમાં નાના તફાવતો હશે બરાબર પરંતુ તમે વાયરને સમાન બનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો છો અથવા તમે પેરાસિટીક્સ R અને C ને ધ્યાનમાં લઈ શકો છો તેથી તમારા વાયરની લંબાઈ સમાનતા મુખ્ય પરિમાણ ન હોઈ શકે પરંતુ RC ડિલે સમાનતા જે તે અર્થમાં વધુ સચોટ હોઈ શકે છે આપણે તેમને સમાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ તેથી જો તમે તે કરવા માટે સક્ષમ છો તો તમને કંઈક મળશે જે 0 સ્ક્યુ ટ્રી તરીકે ઓળખાય છે પરંતુ જેમ મેં કહ્યું હતું કે 0 સ્ક્યુ ટ્રીની ગણતરી કરવી સરળ નથી તે મુશ્કેલ છે અને બનાવટ દરમિયાન પરિમાણમાં કેટલીક વિવિધતાના કારણે વાસ્તવિક ટ્રીની ડિઝાઇનમાં આ 0 સ્ક્યુ લાક્ષણિકતાઓ વિચલિત થઈ શકે છે બરાબર તેથી વ્યવહારમાં તમે સામાન્ય રીતે 0 સ્ક્યુ નહીં પણ બાઉન્ડેડ સ્ક્યુ કરવા માંગો છો ચાલો આપણે એક ક્લૉક ટ્રી ધરાવીએ જ્યાં સ્ક્યુ ચોક્કસ મહત્તમ મર્યાદાઓ સુધી મર્યાદિત હોય સારું આપણે પાછળથી જોશું કે પાછળની ડિઝાઇન દરમિયાન આપણી પાસે સાઇનઓફ નામની પ્રક્રિયા છે એટલે કે આપણે તમામ સમય ડિલેનું વિશ્લેષણ કરીએ છીએ સર્કિટમાં સંબંધિત સમય ડિલે અને આપણે કહીએ છીએ જો મહત્તમ ડિલે ચોક્કસ મર્યાદામાં હોય તો બધું બરાબર છે તેથી આ બાઉન્ડેડ સ્ક્યુ મોડેલ આપણને માત્ર અંતિમ સાઇનઓફ માટે જ નહીં પણ મધ્યવર્તી પગલાઓ દરમિયાન પણ મદદ કરે છે જે ટ્રીની લંબાઈ ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તમે ક્લૉક ટ્રીને બરાબર 0 સ્ક્યુ બનાવવાનું જોયું છે કદાચ તમારે કેટલીક ટ્રીની લંબાઈ લાંબી કરવી પડશે જેમ કે એવું બની શકે કે આપણે અનુમાનિત ઉદાહરણ લઈએ કે 1 પોઇન્ટથી તમે પોઇન્ટ S1 પર એક લાઈન દોરો અને બીજી લાઈન પોઇન્ટ S2 પર દોરો તેથી જો કે એવું લાગે છે કે લંબાઈ સમાન છે પરંતુ ત્યાં કેટલાક પેરાસિટીક રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ અસરો હોઈ શકે છે અને આ પેરાસિટીક બંને લાઈનો માટે સમાન ન હોઈ શકે કારણ કે તે લાઈનો પર આધાર રાખે છે જે તે વિવિધ લેયરોમાં સમાન લેયર પરની લાઈનોની સમાંતર ચાલી રહી છે તેથી અન્ય ઘણા પરિબળો છે તેથી જો કે વાયરની લંબાઈ સમાન છે કેપેસિટીવ અને રેઝિસ્ટન્સ અસરો અલગ હોઈ શકે છે તેથી એવું બની શકે છે કે બીજી લાઇનનો ડિલે ચાલો કહીએ કે આ લાઇનનો ડિલે ડેલ્ટા 1 છે અને આ લાઇન ડેલ્ટા 2 છે એવું બની શકે કે ડેલ્ટા 1 એ ડેલ્ટા 2 કરતા વધારે છે તેથી સમાન કરવા માટે કેટલીકવાર આપણે સ્નેકિંગ નામનું કંઈક કરવું પડી શકે છે આ એક શબ્દ છે જેનો ઉપયોગ થાય છે જેનો અર્થ છે કે આ વાયરને આ રીતે નાખવાને બદલે કદાચ આપણે તેને આ રીતે મૂકીશું આ વાયરની લંબાઈ લાંબી બનાવીશું તેથી 2 ડિલેને સરખા કરવા માટે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 ને લગભગ સમાન બનાવવાનો પ્રયાસ કરો બરાબર સારું તેથી અહીં બાઉન્ડેડ સ્ક્યુ સાથેની સમસ્યાને કેટલીકવાર BST બાઉન્ડેડ સ્ક્યુ ટ્રી સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે અને ઉપયોગી સ્ક્યુનો અર્થ કારણ કે મેં કહ્યું હતું કે જો કે આપણે ઇચ્છાધીન પોઇન્ટ પર સ્ક્યુ વિશે વાત કરી હતી તે ગ્લોબલ સ્ક્યુ છે પરંતુ વ્યવહારમાં લોકલ સ્ક્યુ વધુ મહત્વપૂર્ણ છે તેથી જો તમે લોકલ સ્ક્યુને સંભાળી શકો અને તેમને ઘટાડવાનો પ્રયાસ કરી શકો તો તે કદાચ આપણને એક ઉકેલ પૂરો પાડશે જ્યાં આપણે ખૂબ ઊંચી ક્લૉક ફ્રિક્વન્સી સાથે સર્કિટ ચલાવી શકીએ ગ્લોબલ સ્ક્યુ તે સંદર્ભમાં એટલું મહત્વનું ન હોઈ શકે હવે આધુનિક ક્લૉક ટ્રી સિન્થેસીસ પર આવીએ ચાલો જોઈએ કે કયા મૂળભૂત પગલાંઓ હાથ ધરવામાં આવે છે અને કેટલાક સૂચિત અલ્ગોરિધમ્સ કેટલાક મહત્વપૂર્ણ અલ્ગોરિધમ્સ જે પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે તે ચાલો જોઈએ તેથી આધુનિક ક્લૉક ટ્રી સિન્થેસીસ માટે 2 મુખ્ય આવશ્યકતાઓ છે પ્રથમ જરૂરિયાત પ્રમાણમાં સરળ છે અને આપણે આને થોડી વિગતવાર જોઈશું કે આપણે ટ્રી કેવી રીતે બનાવી શકીએ જ્યાં આ સ્ક્યુ 0 હોય અથવા મર્યાદિત હોય અને ભિન્નતાની હાજરીમાં આપણે બફરોને કેવી રીતે રજૂ કરી શકીએ તેથી દરેક સિક્વન્સીયલ બ્લોક માં સિગ્નલ પહોંચાડતી વખતે ક્લૉક ટ્રી માં નીચું સ્ક્યુ હોવું જોઈએ આ મુખ્ય જરૂરિયાત છે તેથી આપણે ક્લૉક ટ્રીને ડિઝાઇન કરવાની વિવિધ રીતો જોઈશું જેથી આ સ્ક્યુ ક્યાં તો 0 હોય અથવા 0 થી બાઉન્ડેડ હોય તેથી જ્યારે આપણે ક્લૉક ટ્રી સિન્થેસીસ વિશે વાત કરીએ છીએ તેથી તે 2 પગલાંઓમાં કરવામાં આવે છે તેથી આપણે પ્રારંભિક ટ્રીનું નિર્માણ કરીએ છીએ તેથી ક્યાં તો આપણે સિંક સ્થાનોને ધ્યાનમાં ન લેતા ટ્રીનું નિર્માણ કરીએ છીએ તે એક ખૂબ જ સામાન્ય ટ્રી છે જે સિંક સ્થાનોથી સ્વતંત્ર ડિઝાઇન પર લાગુ પડે છે બીજો વિકલ્પ કદાચ આપણે સિંક સ્થાનો ટોપોલોજી અને એમ્બેડિંગને ધ્યાનમાં લઈએ છીએ બંને આપણે એક સાથે વિચારી રહ્યા છીએ ત્રીજું આપણે તેમને 2 અલગ પગલાં તરીકે માનીએ છીએ આપણે માનીએ છીએ કે ક્લૉક ટ્રી પહેલેથી જ બનાવવામાં આવ્યું છે હવે આપણે એમ્બેડિંગ વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે ગ્રીડ માળખું મેં તમને તે વિશે કહ્યું કે હું પહેલા ક્લૉક ટ્રી બનાવું છું પછી મારી પાસે મેશ અથવા ગ્રીડ છે ક્લૉક ટ્રી તે મેશ અને એમ્બેડિંગને ચલાવે છે એટલે મારે ગ્રીડને યોગ્ય પોઇન્ટથી ટેપ કરવું પડશે મારા ક્લૉક સિગ્નલને લેવા માટે તેથી તમે આ કર્યા પછી તેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે ક્લૉક બફરો દાખલ કરી શકો છો અને તમે ઘણા સ્ક્યુ ઓપ્ટિમાઇઝેશન કરી શકો છો જેમ કે અમે તમને કહ્યું હતું તે સ્નેકિંગ ઉદાહરણ તરીકે તમારે અન્ય સાથે મેચ કરવા માટે વાયર થોડો લાંબો બનાવવો પડશે તો ચાલો હવે આપણે કેટલાક ક્લૉક રાઉટીંગ અલ્ગોરિધમ્સ જોઈએ જે વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે તેથી આ ક્લૉક રાઉટીંગ અલ્ગોરિધમ્સ પાછળનો મુખ્ય ઉદ્દેશ આ સ્ક્યુને ઓછો કરવાનો છે જેનો અર્થ છે કે મારા ક્લૉક સિગ્નલને કેવી રીતે વિતરિત કરવું જેથી ક્લૉક સ્રોતથી સિંક સુધી હું કેવી રીતે ખાતરી કરી શકું કે મારી આંતર જોડાણની લંબાઈ સારી રીતે લંબાઈમાં સમાન છે પ્રથમ અભિગમ ફક્ત આંતર જોડાણની લંબાઈને ધ્યાનમાં લેશે પરંતુ પછીથી આપણે જોશું કે માત્ર આંતર જોડાણની લંબાઈ જ નહીં આપણે પેરાસિટીકની ગણતરી પણ કરી શકીએ છીએ આપણે વાસ્તવિક ડિસ્ટન્સ માપી શકીએ છીએ અથવા ડિસ્ટન્સનો અંદાજ લગાવી શકીએ છીએ અને તમે ખરેખર ડિલેનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરી શકો છો આપણે ડિસ્ટન્સ અને પેરાસિટીકના આધારે ડિલેનો અંદાજ લગાવી શકીએ છીએ અને તમે ડિલેને સંતુલિત કરવાનો પ્રયાસ કરી શકો છો બરાબર તેથી પ્રથમ 2 અલ્ગોરિધમ્સથી શરૂ કરવા માટે આપણે વાત કરી કે તેઓ ફક્ત ડિસ્ટન્સ જોશે તેઓ ડિસ્ટન્સને સમાન બનાવવાનો અથવા સરખા કરવાનો પ્રયાસ કરશે બરાબર તેથી આપણે ઘણા અલ્ગોરિધમ્સ વિશે વાત કરીશું ઉદાહરણ તરીકે તેમાંના પ્રથમ 4 તેઓ લંબાઈને ઘટાડવાનો પ્રયત્ન કરે છે છેલ્લો તેઓ ડિલેના વધુ સચોટ અંદાજો લઈને વાસ્તવિક 0 ક્લૉક સ્ક્યુને જુએ છે તો ચાલો આને એક પછી એક જોઈએ બરાબર આપણે જે પ્રથમ અલ્ગોરિધમ જોઈએ છીએ તેને H ટ્રી આધારિત અલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે જુઓ H ટ્રી આધારિત અલ્ગોરિધમ અંગ્રેજી મૂળાક્ષરમાં H અક્ષર પરથી આવે છે તેથી ક્લૉક રાઉટીંગ એ રીતે થાય છે જે H અક્ષર જેવું દેખાય છે જેમ કે ધારો કે મારી પાસે H છે આ તે છે જેનો હું ઉલ્લેખ કરું છું આ ઉદાહરણ તરીકે ટ્રી જેવું છે હું મારું ક્લૉક ફીડ કરું છું અને મને આ 4 જગ્યાએ મારી ક્લૉક મળે છે તેથી આ H તાર્કિક રીતે કહીએ તો 4 ચાઇલ્ડ નોડ ધરાવતા ટ્રી જેવું છે હવે તમે આ દરેક ટર્મિનલ પોઇન્ટ્સથી તે પછી શું મેળવી શકો છો તમે આના જેવા નાના H મેળવી શકો છો તેથી તમે તેમાંથી દરેક પાસેથી બીજા 4 પોઇન્ટ મેળવો છો બરાબર તેથી તેમાંના દરેકમાંથી તમને 4 ચાઇલ્ડ નોડ મળે છે અને તે જ રીતે આગળ તેથી તમારું ક્લૉક ટ્રી આના જેવું દેખાશે આને એ કહેવામાં આવે છે આ બાઇનરી ટ્રી નથી આ 4 એરી ટ્રી છે જેનો અર્થ છે કે દરેક નોડ પાસે 4 ચાઇલ્ડ હોય છે અને 1 અવરોધ એ છે કે જેમ તમે વિવિધ લેવલ માં જાઓ છો ધારો કે આ તમારું લેવલ 1 છે આ લેવલ 2 છે પછી લેવલ 3 તમે જાઓ છો તેથી લેવલ i પાસે હશે તમે ચકાસી શકો છો 4 પર પાવર i નોડ્સ પ્રથમ લેવલમાં 4 નોડ છે 4 પર પાવર 1 બીજા લેવલ પર 16 નોડ છે 4 પર લેવલ 2 ત્રીજા લેવલ પર 64 નોડ હશે 4 પર પાવર 3 અને તેથી વધુ તેથી આ પ્રકારનું ક્લૉક નેટવર્ક તમે ફક્ત તે જ કિસ્સાઓમાં બનાવી શકો છો જ્યાં 4 પર પાવર i નોડ્સ હશે પરંતુ કેટલાક ફાયદા છે જે આપણે જોશું ચાલો આપણે સ્લાઇડ્સ પર પાછા આવીએ તેથી આ અભિગમમાં આપણે જોઈશું કે ક્લૉક સ્રોતથી દરેક ટર્મિનલ પોઈન્ટ અથવા સિંક સુધીનું ભૌમિતિક અંતર સમાન હોવાની ખાતરી છે સારું છૂટથી કહું તો આ પ્રકારના અભિગમનો ઉપયોગ એવા દૃશ્યો માટે થઈ શકે છે જ્યાં તમને મોટી સંખ્યામાં ક્લૉક ટર્મિનલની જરૂર હોય અને તે બધા ચિપ પર નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે ઉદાહરણ તરીકે ગેટ એરે અથવા FPGA માં પણ આ તમે 2 લેવલ માટે ઉપયોગ કરી શકો છો જેમ મેં કહ્યું હતું તમારી પાસે ક્લૉક ટ્રી છે જે ગ્રીડ અથવા મેશને ફીડ કરે છે તમે H ટ્રીને પ્રથમ લેવલના ટ્રી તરીકે રાખી શકો છો તેથી તે નિયમિતપણે ક્લૉકને નિયમિત સ્થળોએ ફીડ કરે છે જે ગ્રીડ સાથે જોડાયેલ હશે જે એક માર્ગ પણ છે તેથી આનો ઉપયોગ વિવિધ પ્રદેશો અથવા ઝોનમાં સિગ્નલ લઈ જવા માટે પણ થઈ શકે છે તો ચાલો આ H આકારોને ભૂમિતિની દ્રષ્ટિએ જોઈએ તેથી અહીં ગ્રીડ લાઈનો બતાવવામાં આવી છે આને આ H કહેવા દો સેન્ટર પોઇન્ટ ટર્મિનલ પોઇન્ટ આ રીતે મૂકવામાં આવ્યા છે પછી આ પોઇન્ટથી દરેક ટર્મિનલ પોઇન્ટ સુધી તમે ચકાસી શકો છો કે અંતર 1 2 3 4 5 6 7 હશે અને જો તમે સેન્ટર પોઇન્ટને જોશો તો તે 4 1 2 3 4 હશે તેથી સેન્ટર પોઇન્ટથી અથવા આ પ્રવેશ પોઇન્ટથી આ દરેક નોડ સુધીનું અંતર 7 હશે તેથી જો તમે આ H ને બીજા લેવલ સુધી એકસાથે જોડશો અને જો તમે અંતરની ગણતરી કરો છો તો તે જ રીતે અંતર 19 હશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 16 17 18 19 આવી રીતે તેથી આ પોઇન્ટથી નીચે દરેક ટર્મિનલ સુધી વાયરની કુલ લંબાઈ સમાન હોવાની ખાતરી છે અને જેમ મેં કહ્યું હતું આને 4 નાં કોઈપણ પાવર પર સામાન્ય કરી શકાય છે આ 4 ટર્મિનલ 16 ટર્મિનલ છે જેથી તમે જઈ શકો 64 ટર્મિનલ સુધી 256 ટર્મિનલ સુધી એવી રીતે તેથી જેમ તમે ઉપર અને ઉપર જાઓ છો તેમ તમે જોઈ શકો છો તમને એક માળખું મળે છે જ્યાં ટર્મિનલ ખૂબ નિયમિત હોય છે સમગ્ર ચિપમાં ફેલાય છે તેથી કોઈપણ પરિસ્થિતિમાં જ્યાં તમને ક્લૉક ટર્મિનલ્સને ચિપમાં નિયમિતપણે વિતરિત કરવાની જરૂર હોય તમે આ પદ્ધતિ અથવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો છો હવે બીજી વસ્તુ તમે પણ ચકાસી શકો છો કે આ જોડાણ અથવા રાઉટીંગ એ છે કે તમામ વાયર એક જ મેટલ લેવલ પર જોડાયેલા છે તમારે 2 લેવલોથી આડીથી ઊભી ઊભીથી આડી તરફ જવાની જરૂર નથી તે એક સંપૂર્ણ પ્લેનર રાઉટીંગ છે એક જ પ્લેન માં તમે સંપૂર્ણ જોડાણ ચલાવી રહ્યા છો અને તમે સ્રોતથી દરેક સિંક સુધી સમાન અંતરની ખાતરી આપી રહ્યા છો આ H ટ્રી માટે મોટો ફાયદો છે તો તમે અહીં શું ખાતરી આપો છો અંતરની દ્રષ્ટિએ બરાબર 0 સ્ક્યુ અહીં આપણે પેરાસિટીક્સની અવગણના કરી રહ્યા છીએ અત્યારે RC ટ્રીની સપ્રમાણતાને કારણે વાયરની લંબાઈના સંદર્ભમાં ચોક્કસ 0 સ્ક્યુ પરંતુ જેમ મેં કહ્યું હતું કે આ H ટ્રી સામાન્ય રીતે સમગ્ર ક્લૉક ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપયોગમાં લેવાતું નથી આનો ઉપયોગ ટોચના લેવલની ક્લૉક ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે ટોચનું લેવલ આ H ટ્રી તે ગ્રીડ માળખાને ફીડ કરી શકે છે અને ગ્રીડ બીજા લેવલમાં સર્કિટના અન્ય પોઇન્ટ અથવા અન્ય પિનને ફીડ કરવા માટે ઉપયોગ કરી શકે છે હવે જો લેવલ પર અવરોધો છે તો પછી H ટ્રીની ડિઝાઇન બગડી જશે એટલા માટે જ મેં કહ્યું કે જ્યારે પણ તમે ક્લૉક ટ્રી મૂકો છો જે અલગ મેટલ લેવલ પર નાખવું પડે છે જ્યાં કોઈ અવરોધ નથી તો તમે ઇચ્છો તે પ્રમાણે લાઈનો ગોઠવી શકો છો તમે એ પણ જાણો છો કે જો સિંકની જગ્યાઓ અને સિંકનું કેપેસિટન્સ અલગ અલગ હોય તો H ટ્રીની ડિઝાઇન અલગ હશે કારણ કે અહીં તમે માત્ર અંતરના સંદર્ભમાં ચોક્કસ 0 સ્ક્યુ કહી રહ્યા છો સારું હવે તમે બીજી એક વસ્તુનું અવલોકન કરો ધારો કે તમે H ને ધ્યાનમાં લો છો તો આ એક H ટ્રી છે જે આ 4 પોઇન્ટને જોડી રહ્યું હતું અને ધારો કે આ સેન્ટર પોઇન્ટ છે જ્યાંથી પોઇન્ટ આવી રહ્યો છે એવું કહો હવે હું જે કહી રહ્યો છું તે એ છે કે કારણ કે આપણે એક જ લેવલ પર તમામ જોડાણો નાખી રહ્યા છીએ તેથી મારી પાસે કોઈ મજબૂરી નથી કે વાયરો માત્ર આડા અને ઊભા હોય તેથી જો હું ઈચ્છું તો વાયરને ત્રાંસા પણ ચલાવી શકું છું તેથી અહીં તમે જુઓ છો કે આ ધારની અંદર મારી મુખ્ય જરૂરિયાતો પોઇન્ટ 1 2 3 અને 4 ને જોડવાની હતી તેથી આ કરીને હું વાયરને લાંબા કરી રહ્યો છું હું તેમને આ રીતે સીધી લાઈનોથી કેમ જોડતો નથી તેઓ દેખીતી રીતે ટૂંકા હશે કારણ કે આ આ હતું જો આ a છે અને આ b છે તો આ a વર્ગ b વર્ગનું વર્ગમૂળ હશે પાયથાગોરસ પ્રમેય હશે આ ટૂંકા હશે તેથી જો મને ટૂંકુ જોડાણ જોઈએ છે તો હું તેને H ને બદલે X તરીકે બનાવી શકું છું તેથી આપણું આગામી વૈકલ્પિક અલ્ગોરિધમ આ X ટ્રી કહેવાય છે સરખી વસ્તુ H પ્રકારની રચનાને બદલે આપણે આના જેવું X પ્રકારનું માળખું વાપરી રહ્યા છીએ તેથી હું મોટા X નો ઉપયોગ કરું છું અને દરેક ટર્મિનલ પોઇન્ટ સાથે હું નાના X નો ઉપયોગ કરું છું તેમાંથી દરેક માટે હું તેનાથી નાના Xs નો પણ ઉપયોગ કરીશ તેથી આપણે ધારી રહ્યા છીએ કે આપણને વાયરો લેઆઉટ કરવાની મંજૂરી છે જે નોન હોરિઝોન્ટલ અને વર્ટિકલ છે નોન વર્ટિકલ પણ છે તેથી પ્રથમ નજરે તમે કહી શકો છો કે આ સારું લાગે છે વાયરની લંબાઈ ઓછી છે પરંતુ એક સમસ્યા છે જે ત્યાં પણ છે જેમ તમે H ટ્રીમાં જુઓ છો વાયર એટલા નિયમિત હતા કે તે સપ્રમાણતા ધરાવતા હતા પરંતુ હવે અહીં તમે આ લાઈન અને આ નાની લાઈન વચ્ચે જુઓ છો તો વાયરો નજીકથી સમાંતર ચાલી રહ્યા છે તેથી તેમની વચ્ચે વધુ કેપેસિટન્સ હશે પરંતુ આ વાયર અને આ વાયર વચ્ચે ઘણું ઓછું કેપેસિટન્સ હશે તેઓ વધુ દૂર છે તેથી ત્રાંસા પ્રકારના જોડાણને કારણે વાયર જે એકબીજાની નજીક ચાલી રહ્યા છે તેની વચ્ચેનું કેપેસિટન્સ X ના 1 સેગમેન્ટથી બીજામાં અલગ હશે તેથી જો તમે R અને Cના સંદર્ભમાં પેરારિટીક્સને ધ્યાનમાં લો તો તે બરાબર 0 સ્ક્યુ નહીં હોય તેથી દેખીતી રીતે આ એક ખામી છે તે વધુ સારું છે પરંતુ વાયરની નજીકતાના કારણે ક્રોસ ટોક થઈ શકે છે તેથી ફરીથી H ટ્રી જેમ કે H ટ્રી તમે તેનો ઉપયોગ ખાસ માળખા માટે કરી શકો છો જેમ કે તેને ટોચ લેવલ પર ફીડ કરવા કરતાં ટોચ લેવલનું ટ્રી બનાવવું જેમ કે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો તેથી આ H અને X અને 2 વૈકલ્પિક માર્ગો જે તેઓ ચિપના વિવિધ ભાગોમાં વહેંચાય તે પહેલા પ્રથમ લેવલ ક્લૉક ટ્રી સામાન્ય રીતે લોકો બનાવે છે તેથી આ સાથે આપણે આ લેક્ચર ક્રમાંક 29 ના અંતમાં આવીએ છીએ તેથી આપણા આગામી લેક્ચરમાં ક્લૉક ટ્રી રાઉટિંગના અન્ય અમલીકરણો સાથે ચાલુ રાખીએ છીએ